તેથી ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ MOSFETS op amps અને તેમના એપ્લિકેશનો પરના આ વિષયનો આ પહેલો ક્લાસ છે મને હેનરી ફોર્ડની ખૂબ પ્રખ્યાત કહેવત યાદ છે તેમણે કહ્યું હતું કે સાથે આવવાની શરૂઆત છે તેથી આ NPTEL પ્લેટફોર્મમાં અમે સમજવા માટે એક સાથે આવ્યા છીએ આ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ MOSFETS અને op amps વિવિધ એપ્લિકેશનો માટે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે હું આશા રાખું છું કે મારા લેક્ચર તમારા માટે રસપ્રદરહેશે તમને તે લેક્ચર માં નવી વસ્તુઓ મળશે અને જ્યારે આપણેઆ પ્રક્રિયામાં સાથે રહીશું ત્યારે આપણે શીખીશું અને તે આપણી પ્રગતિ હશે તેથી જ્યારે હું તમને કેટલીક અસાઇન્મેન્ટ અથવા હોમવર્ક આપું છું ત્યારે તમારે તેમના પર કામ કરવું પડશે અને જો તમને કોઈ શંકા હોય તો મને નિસંકોચ પ્રશ્નો પૂછો હું તમને કંઈક શીખવીશ તમે કંઈક શીખી રહ્યા છો અને નોલેજ નું વિનિમય એસાઈનમેન્ટ્સ હોમવર્ક્સ પ્રશ્નો અને જવાબોના રૂપમાં થાય છે તેથી આ મારું લક્ષ્ય છે કે આ ચોક્કસ શ્રેણી ના અંતમાં જે તમે સમજી શકો છો કેવી રીતે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ OP Amps તેમજ MOSFETS અને તેના કાર્યક્રમો પણ ફૅબ્રિકેટ છે હવે આ વિશિષ્ટ શ્રેણી ની શરૂઆત કરવા માટે તમારા માટે મારી પાસે ખૂબ જ રસપ્રદ ડેમો છે જેમ તમે જોઈ શકો છો મારા હાથમાં ચા છે ઠીક છે અને મને તેને સિપ કરવા દો અને તે ખરેખર ડિલિશસ છે મુદ્દો એ છે કે હું ચા કેવી રીતે બનાવવું તે જાણું છું અને તમને કદાચ ચા કેવી રીતે બનાવવી તે પણ ખબર હશે જેઓ જાણતા નથી ચાલો જોઈએ કે આપણે ચા બનાવવા માટે શું જોઈએ છે આપણને દૂધ થોડું પાણી થોડી ઇલાયચી જોઈએ છે FL પછી સૌથી અગત્યનું આપણી પાસે ચા છે અને અંતે અમારી પાસે થોડી ખાંડ છે આ સ્વાદિષ્ટ ચા બનાવવા માટે વપરાય છે તેથી તમે મૂંઝવણમાં મૂકાઈ જશો કે આ OP Amps ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને MOSFETS અને તેમની એપ્લિકેશનનો ચા સાથે કંઈક સંબંધ છે બરાબર તેથી હું આજે જે મુદ્દાને બનાવું છું તે એક શિક્ષક તમને ઘટકો બતાવશે તે તમને કહેશે ઉદાહરણ તરીકે જ્યારે આપણે ચા વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આને શું કહેવામાં આવે છે આને દૂધ કહેવામાં આવે છે આને શું કહે છે તેને ઇલાયચી કહેવામાં આવે છે આ ચા છે ઠીક છે આ ખાંડ છે પરંતુ આ સાથે શું કરવું તેથી વન ટાઇમ શિક્ષક તમને બતાવશે કે આ વસ્તુઓને કેવી રીતે ભેળવી શકાય અને ચાનો સ્વાદિષ્ટ કપ કેવી રીતે બનાવવો પરંતુ પછી તમારે તે જાતે જ કરવું પડશે દર વખતે જો તમે મને ચાનો કપ આપવા માટે કહો તો તેને સ્પૂન ફીડિંગ કહેવામાં આવે છે તે નથી દર વખતે જ્યારે તમે ઇચ્છો છો કે તમારા વિશે કંઇક કરવાનો પ્રયાસ કર્યા વિના બધું તૈયાર રહે તે શીખવા માટે યોગ્ય અભિગમ નથી તેથી શિક્ષક અમને જે કાંઈ કહે ભલે તે અથવા તેણી તે ઘટકો સાંભળો અને સારને સમજો તે તમને આ ઘટક અથવા વિષયો કહેશે અથવા આ ચોક્કસ એપ્લિકેશનો માટે કેટલાક સર્કિટ્સ અથવા ઘટકોનો ઉપયોગ કરવામાં આવશે પછી તમે જાતે જ શીખો સમય વિતાવો ફક્ત આ લેક્ચર વિશે શું છે તે સમજવા માટે જ નહીં પણ વિવિધ એપ્લિકેશનો માટે તમે આ માહિતીનો કેટલો ઉપયોગ કરી શકો છો તે સમજવા માટે સ્પૂન ફીડિંગ પર આધાર રાખશો નહીં તમારે સ્વતંત્ર રહેવું જોઈએ અને જ્યારે તમે નૉલિજ પ્રાપ્ત કરો ત્યારે જ તમે સ્વતંત્ર થઈ શકો છો તેથી હવે આ NPTEL પ્લેટફોર્મ પર આપણે આપણું પ્રથમ લેક્ચર શરૂ કરી રહ્યા છીએ અને લેક્ચર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્ ટેકનોલોજી પર છે તેથી તમે સ્ક્રીન પર જોઈ શકો છો અમે IC ટેકનોલોજી ની રજૂઆતથી પ્રારંભ કરી રહ્યા છીએ મને ખાતરી છે કે તમારા અન્ડરગ્રેડ અથવા માસ્ટર્સ દરમિયાન તમે ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા એપ્લાય્ડ ફિઝિક્સ અથવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોવો જોઈએ અને તે અલગ ઘટકોની અંદર આવ્યા હશે તેથી ડિસ્ક્રીટ ઘટકો શું છે ડિસ્ક્રીટ ઘટક છે આના જેવા કહો રેઝિસ્ટર આ મારા હાથમાં એક રેઝિસ્ટર છે દરેકને ખબર છે કે રેઝિસ્ટર એટલે શું ચાલો હવે બીજું કમ્પોનન્ટ જોઈએ આ કેપેસિટર છે

બરાબર કેપેસિટર ઠીક છે હવે આપણી પાસે બીજો ઘટક છે અમારી પાસે ડાયોડ છે ડાયોડ માં એનોડ અને કેથોડ છે બરાબર હવે છેલ્લે આપણી પાસે અહીં એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ અથવા IC છે આ તે છે જે ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો અર્થ શું છે જ્યારે તમે ઉપર જણાવેલ ઘટકો ઇન્ટિગ્રેટે કરો છો એટલે કે પૅસિવ અને ઍક્ટિવ ઉપકરણો ટ્રાંઝિસ્ટર જેવા કે જે ઍક્ટિવ ઉપકરણો છે અને રેઝિસ્ટર કેપેસિટર્સ ઇન્ડક્ટર્સ વગેરે જે પૅસિવ ઉપકરણો છે મહેરબાની કરીને નોંધ કરો કે જે ઉપકરણને બાહ્ય શક્તિની જરૂર નથી તે નિષ્ક્રીય ઉપકરણો છે અને ડ્રાઇવ કરવામાટે બાહ્ય શક્તિની જરૂર હોય તે એક ઍક્ટિવ ઉપકરણો છે આ ઉપકરણો ઍક્ટિવ અને પૅસિવ નાના સિલિકોન ચિપ પર એકીકૃત છે અને પેકેજ્ડ છે આ એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ અથવા IC બનાવે છે તો ચાલો જોઈએ ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે શું આ ચોક્કસ ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ શું છે અને કયા પ્રકારની ઇન્ટિગ્રેટેડ સર્કિટ ટેકનોલોજી ઉપલબ્ધ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ તમે અહીં જોઈ શકો છો એક IC છે તે જ મેં તમને બતાવ્યું છે ખરું આ શુ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એ એક લઘુચિત્ર ઓછી કિંમતના ઇલેક્ટ્રોનિક સર્કિટ છે જેમાં સબસ્ટ્રેટ પર એક સાથે રચિત સક્રિય અને નિષ્ક્રિય ઘટકોનો સમાવેશ થાય છે તેથી સબસ્ટ્રેટ નો અર્થ શું થાય છે આપણે શ્રેણીમાં શીખીશું કયા પ્રકારનાં સબસ્ટ્રેટ્સ ઉપલબ્ધ છે કયા પ્રકારનાં સબસ્ટ્રેટનો ઉપયોગ થાય છે IC ટેકનોલોજીમાં જે સબસ્ટ્રેટ્સ નો ઉપયોગ થાય છે તેમાંનો એક સિલિકોન છે તેથી જ અહીં વ્યાખ્યામાં મેં સબસ્ટ્રેટ સિલિકોન લખ્યું છે અમે ચર્ચા કરેલા ઍક્ટિવ ઘટકો ડાયોડ અને ટ્રાંઝિસ્ટર છે જ્યારે પૅસિવ ઘટકો રેઝિસ્ટર અને કેપેસિટર છે હવે તમે અહીં જે જુઓ છો તે ખૂબ જ રસપ્રદ છે તમે આ એરો જુઓ છો આ એક આ ચોક્કસ ચિપ પર જમણે જાય છે અને આ ચિપ જે ખૂબ જ નાનો છે તે સિલિકોનની એક નાની ચિપ છે અને આ ચિપની અંદર હજારો અને હજારો ટ્રાન્ઝિસ્ટર એકબીજા સાથે સંકળાયેલા છે જે વિવિધ પ્રકારના સર્કિટ બનાવે છે તેથી આ ચોક્કસ સિલિકોન ચિપ તે કેવી રીતે બનાવટી છે અને એકવાર તે બનાવટી બને તે પછી આ બાહ્ય ટર્મિનલ્સ સાથે કેવી રીતે જોડાયેલ છે આ બાહ્ય ટર્મિનલ છે તે કેવી રીતે જોડાયેલ છે તેથી અહીં કનેક્ટિંગ વાયર છે આ કનેક્ટિંગ વાયર બરાબર તેઓ આ સિલિકોન ચિપ સાથે જોડાયેલ છે અને જોડાણ લેવાની ઘણી ટેકનીક છે એક ટેકનીકને વાયર બોન્ડિંગ કહેવામાં આવે છે બીજી ટેકનીકને સોલ્ડર કરવાની બીજી ટેકનીકને મેટલાઇઝેશન કહેવામાં આવે છે અને તેથી આગળ તેથી જ્યારે તમે ઇન્ટિગ્રેટેડ સર્કિટ બનાવો એટલે કે જ્યારે તમે ઘણાં ટ્રાંઝિસ્ટર અથવા ઘણા બધા ઉપકરણો અથવા ઘણાં એક્ટિવ અને પેસીવ ઘટકો આ સાથે સમાન નાના સિલિકોન ચિપ પર એકીકૃત કરો છો અને પછી આ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને બાહ્ય વિશ્વથી કનેક્ટ કરોત્યાં કેટલીક કનેક્ટિંગ પિન અને કેટલાક કનેક્ટિંગ વાયર છે આખરે તમે આ કેસીંગ નો ઉપયોગ આખા સર્કિટને પેકેજ કરવા માટે કરો છો અને આ આખી વસ્તુ અમને મળશે આ ચોક્કસ ઉપકરણ જે કંઈ નથી પરંતુ તમારું ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે તો ચાલો આગળની સ્લાઇડ જોઈએ તેથી આપણા મગજમાં જે પહેલો પ્રશ્ન આવે છે તે છે કે આપણને આ ઇન્ટિગ્રેટેડ સર્કિટની જરૂર કેમ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ શું છે અમારી પાસે ડિસ્ક્રીટ ઘટકો છે આપણે વિવિધ સર્કિટ બનાવી શકીએ છીએ આપણે PCB બનાવી શકીએ છીએ ખરું તો પછી શા માટે ઇન્ટિગ્રેટેડ સર્કિટ માટે જવું અને શા માટે તે ખરેખર ઉપયોગી છે તેથી ચાલો જોઈએ કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સના ઘણા ફાયદા છે પ્રથમ તેનું લઘુચિત્રકરણ છે તેનો અર્થ એ કે તે ખૂબ જ નાનું બનાવી શકાય છે અને જ્યારે તમે કંઈક ખરેખર નાના બનાવો છો તેનો અર્થ એ કે તમે ઇક્વિપમેન્ટ ની ઘનતા વધારી શકો છો તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે જો હું તમને સિલિકોન વેફર બતાવીશ જો હું 12 ઉપકરણો અથવા 56 ડિવાઇસ અથવા 108 ઉપકરણોને એક મિલિયન ઉપકરણો બનાવી શકું જે તમને વધુ સારું પાસું આપશે તમારા માટે શું સારું છે એક જ ચિપમાં ઘણાં બધાં ઘટકો રાખવા અથવા તે જગ્યાના ઘણાં ભાગો છે જે જગ્યા ધરાવતા છે એક જ ચિપ પર ઘણા બધા ઉપકરણો ટ્રાંઝિસ્ટર ડાયોડ્સ રેઝિસ્ટર્સ કેપેસીટર્સtransistors diodes resistors capacitors IC ટેકનોલોજી નો ઉપયોગ કરીને શક્ય છે અને તેથી જ તે ખૂબ ઉપયોગી છે કારણ કે તે લઘુચિત્ર થઈ શકે છે અને આ લઘુચિત્રકરણને કારણે તમારી ઇક્વિપમેન્ટની ઘનતા વધશે અને તે IC ટેકનોલોજી નો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો છે હવે IC ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો બીજો ફાયદો શું છે બીજો ફાયદો એ બેચ પ્રક્રિયા છે જેના પરિણામે ખર્ચ ઘટાડો થાય છે હું એક રેઝિસ્ટર બનાવું છું અને તમને વિગતવાર બતાવીશ કે તમે કેવી રીતે રેઝિસ્ટર બનાવી શકો છો હીટર એક MOSFET કેવી રીતે બનાવી શકો છો અને આ વિશિષ્ટ ઉપકરણોને બનાવટ માટે કઈ ટેકનોલોજીઓનો ઉપયોગ કરવામાં આવે છે અમે તેમની વિગતવાર ચર્ચા કરીશું પરંતુ આપણે તે વિશેષ પ્રવચનોના સમૂહમાં જતા પહેલા ચાલો આપણે સમજીએ કે જ્યારે આપણે 1 રેઝિસ્ટર અથવા 10 રેઝિસ્ટર બનાવીશું ત્યારે શું થશે તેથી તે સ્પષ્ટ છે કે એક સમયે રેઝિસ્ટર ફેબ્રિકેશન રજિસ્ટરની સંખ્યામાં વધારો કરવાથી ખર્ચમાં ઘટાડો થશે તેનો અર્થ એ કે બેચ પ્રોસેસિંગમાં એક બેચ માં સંખ્યાબંધ ડિવાઇસીસ ઉત્પન્ન થાય છે અને આ લઘુચિત્રકરણ શક્ય છે અને તમારી પાસે એક સિલિકોન સબસ્ટ્રેટ પર લાખો ટ્રાંઝિસ્ટર હોઈ શકે છે તેથી તમે બેચ પ્રક્રિયા કરી શકો છો તેનો અર્થ એ કે ખર્ચ નીચે આવશે તે બીજો મુદ્દો છે જેની અમે ચર્ચા કરી છે જે બેચ પ્રક્રિયા છે જેના પરિણામે ખર્ચમાં ઘટાડો થાય છે ચાલો ત્રીજો ફાયદો જોઈએ સોલ્ડર જોઈંટ્સ દૂર કરવાને કારણે ત્રીજો ફાયદો સિસ્ટમની વિશ્વસનીયતા માં સુધારો થયો છે જેમ તમે પ્રથમ સ્લાઇડમાં જુઓ છો આપણે ત્યાં જે બતાવ્યું છે તેમાં કોઈ સોલ્ડર જોઈંટ્સ નથી તેથી જ્યારે ત્યાં કોઈ સોલ્ડર જોઈંટ્સ નથી તેનો અર્થ એ કે તમારી વિશ્વસનીયતા વધુ સારી રહેશે પરંતુ તે કેવી રીતે શક્ય છે કે સોલ્ડર જોઈંટ્સ લીધા વિના અથવા સોલ્ડર જોઈંટ્સ ન રાખવાથી વિશ્વસનીયતામાં સુધારો થશે આપણે બધાએ આપણા અંડરગ્રેડ અભ્યાસમાં મૂળભૂત ઇલેક્ટ્રોનિક્સ પ્રોજેક્ટ કર્યો છે જ્યાં આપણે સોલ્ડરિંગ કર્યું છે દરેક જણ સોલ્ડરિંગ ને જાણે છે અને જો તમે સોલ્ડરિંગમાં સારા નથી અથવા તો તમે સારા છો તો તમે જુઓ કે સોલ્ડર વિશ્વસનીય નથી એકવાર તમે તે કરી લો તે બંધ થઈ શકે છે તેથી તે વિશ્વસનીય નથી ફરીથી એવું નથી કે સોલ્ડરિંગનો ઉપયોગ થતો નથી તેનો ઉપયોગ થાય છે પરંતુ આ વિશિષ્ટ એપ્લિકેશન માટે અમને સોલ્ડરિંગની જરાય જરૂર નથી અને જો તમે ચિત્ર માંથી સોલ્ડરિંગને દૂર કરો છો તો તમારી વિશ્વસનીયતા આવે છે કારણ કે તમારે આ વાયર પર વિશ્વાસ કરવો પડશે નહીં કે અમે સોલ્ડરિંગ કરીએ છીએ તેથી આપણે જોશું આપણે તેને થોડા સમય પછી ઇન્ટિગ્રેટેડ સર્કિટના સંદર્ભમાં કેવી રીતે લઈ શકીએ પરંતુ હમણાં તમે સમજી શકો છો કે શા માટે ઇન્ટિગ્રેટેડ સર્કિટ મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં સોલ્ડર જોઈંટ્સ નાબૂદ થવાને કારણે સિસ્ટમની વિશ્વસનીયતામાં સુધારો થયો છે આપણો ચોથો મુદ્દો શું છે ચોથો મુદ્દો વધુ સારું કાર્યાત્મક પ્રદર્શન છે અલબત્ત તે વધુ સારું છે કારણ કે તમારી પાસે એક ડિવાઇસ પર લાખો ટ્રાંઝિસ્ટર છે અને તમારી પાસે ઘણાં સર્કિટ્સ હોઈ શકે છે તમે તેની સાથે રમી શકો છો તમારી પાસે OP Amps હોઈ શકે છે OP Amps માં પોતે MOSFETS થી બનેલું એક વિશાળ સર્કિટ છે અને અમે તે જોશું આથી જ આપણે MOSFETS ને સમજવું પડશે જ્યારે આપણે MOSFETS ને સમજીએ છીએ ત્યારે આપણે OP Amps ને સમજીએ છીએ જ્યારે આપણે OP Amps ને સમજીએ છીએ ત્યારે આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ સમજીએ છીએ તેથી જ દરેક વસ્તુ એકબીજા સાથે સંકળાયેલ છે પરંતુ મુદ્દો એ છે કે આ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સમાં સારું પ્રદર્શન અથવા કાર્યાત્મક પ્રદર્શન હશે આગળ તે છે કે બોર્ડ પર ઉપકરણોની સંખ્યામાં વધારો થવાને કારણે ઇન્ટિગ્રેટેડ સર્કિટોએ ઓપરેટિંગ સ્પીડ વધારી છે ઓપરેટિંગ સ્પીડ નો અર્થ શું છે તમારું ઉપકરણ કેટલું ઝડપી હોવું જોઈએ શું તમે બજારમાં જઈને એક ફોન ખરીદશો જે શરૂ થવા માટે 2 મિનિટનો સમય લેશે અથવા તમે એક ફોન ખરીદશો કે જે શરૂ થવા માટે પાંચ સેકંડનો સમય લેશે અથવા તમે તે ફોન ખરીદશો કે જે શરૂ થવા માટે હજી પણ થોડો સમય લેશે તેથી ઉપકરણ કેવી રીતે કાર્ય કરે છે તે કેવી રીતે સ્ટાર્ટ અથવા રિસ્ટાર્ટ અથવા રીસેટ કરી શકે છે આ બધા તેની અંદરના સર્કિટ પર આધારિત છે ટ્રાંઝિસ્ટર કેટલી ઝડપથી કાર્ય કરે છે તેના પર નિર્ભર છે કે આપણે ટ્રાંઝિસ્ટર ને કેવી રીતે બનાવવી લેક્ચરની એક તદ્દન અલગ શ્રેણી છે જેને સમજવા માટે જરૂરી છે આપણે કેવી રીતે સ્વિચિંગ સ્પીડ બદલી શકીએ અને ડ્રેઇન ને સોર્સ માં કેવી રીતે બદલી શકીએ આપણે ગેટ ને કેવી રીતે બદલી શકીએ અને આપણે પરંપરાગત MOSFET થી FINFETS અને કેવી રીતે આગળ વધી શકીએ તો ચાલો હવે તેની ચિંતા ન કરીએ આપણે હવે સમજવાની જરૂર છે કે જો તમે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સનો ઉપયોગ કરો છો તો તમારી ઓપરેટિંગ સ્પીડ વધારે હોઈ શકે છે હવે ફાઇનલ પોઇન્ટ તે ફાઇનલ હોઈ શકે નહીં મેં તમને ચાના ઉદાહરણ આપવાની સાથે શરૂઆત કરી કે જે વસ્તુઓ મેં તમને કહ્યું તે ઇન્ગ્રેડિએન્ટ્સ છે પરંતુ તમને કોઈ બીજાનાથી વધારાનો ઇન્ગ્રેડિએન્ટ્સ મળી શકે છે અને ચા પણ ખાસ બનાવે છે તે જ રીતે સ્ક્રીન પર લિસ્ટેડ 7 કરતાં વધુ ફાયદા હોઈ શકે છે તેથી વાંચન વધુ અને વધુ માહિતી મેળવવાના માર્ગ પર છે અને આપણે ક્યારેય શીખવાનું બંધ ન કરવું જોઈએ અને જ્યારે તમે ક્યારેય શીખવાનું બંધ ન કરો જ્યારે તમે કંઇક વાંચશો ત્યારે તમે વધુ સ્પષ્ટ રીતે સમજો છો અને તમારા મગજમાં વધુ વસ્તુઓ નાખશો તમે નવા વિષયો સમજો છો પ્રોફેસરો દ્વારા અથવા કોઈ લેક્ચર દ્વારા જે શીખવવામાં આવે છે તે સિવાયના અન્ય મુદ્દાઓ તેથી આ લેક્ચરમાં હું તમને જે આપીશ તે સિવાય અન્ય મુદ્દાઓ વાંચવા ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે પોઇન્ટ 7 એ વીજ વપરાશ માં નોંધપાત્ર ઘટાડો છે જ્યારે તમે ઇન્ટિગ્રેટેડ સર્કિટ જુઓ છો ત્યારે તે હોઈ શકે છે કે અન્ય સર્કિટની તુલનામાં તે ઓછા પાવરથી ચલાવી શકાય છે તેથી અમે ચર્ચા કરી કે શા માટે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને આપણે જોયું છે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટની અંદર શું છે જ્યારે હું તમને આ IC બતાવીશ ત્યારે હવે તમે જાણો છો કે આ પેકેજ્ડ ડિવાઇસની અંદર સિલિકોન ચિપ છે અને સિલિકોન ચિપની અંદર ટ્રાંઝિસ્ટર છે અને ત્યાં કનેક્શન્સ છે જે આ બાહ્ય પિન પર આવે છે તેથી હવે તમે જાણો છો કે તે સમજવું એટલું મુશ્કેલ નથી તેની અંદર શું છે પરંતુ આ સમજવાની માત્ર એક ક્રૂડ રીત છે તેથી જો ત્યાં સિલિકોન ચિપ હોય તો શું તેથી જો ત્યાં ટ્રાંઝિસ્ટર હોય તો શું અમે તે ટ્રાંઝિસ્ટરને કેવી રીતે ફૅબ્રિકેટ કરી શકીએ તે જ આપણે બરાબર શીખવાનું છે તેથી ચાલો આપણે આગળના વિષય પર જઈએ અને તે આ સાઈઝ પર આધારિત છે ચિપ સાઈઝ ના આધારે IC ને ક્લાસિફાઇડ કરી શકાય છે અથવા ઇન્ટિગ્રેટેડ સર્કિટોને નીચે મુજબ ક્લાસિફાઇડ કરી શકાય છે જો તે ચિપ દીઠ ત્રણથી ત્રીસ દરવાજા વચ્ચે હોય તો તેને સ્મોલ સ્કેલ ઇન્ટીગ્રેશન અથવા SSI કહેવામાં આવે છે જો તે 130 થી 300 ની છે તો તે મીડીયમ સ્કેલ ઇન્ટીગ્રેશન અથવા MSI છે જો તે ચિપ દીઠ 300 થી 3000 દરવાજા છે તો તેને લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન અથવા LSI કહેવામાં આવે છે અને અંતે જો તે 3000 કરતા વધારે હોય તો આપણે તેને વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન કહીએ છીએ પછી અલ્ટ્રા લાર્જ સ્કેલ વધુ છે પરંતુ ચાલો આપણે મૂંઝવણમાં ન આવીએ આપણે પહેલા બેઝિક વસ્તુઓ જોશું હું રીપીટ કરીશ ત્યાં સ્મોલ સ્કેલ ઇન્ટીગ્રેશન છે પછી ત્યાં મીડીયમ સ્કેલ ઇન્ટીગ્રેશન છે પછી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન અને પછી વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન તેથી આ IC અથવા સ્કિમૅટિક કેટલાક છે જેનો મેં ઉપયોગ કર્યો છે આ schematic fromcircuitstoday com છે જે વેબસાઇટથી મને આ સ્કિમૅટિક મળી છે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓને બતાવવા માટે કે તમે કયા પ્રકારનાં IC છે કે જે સામાન્ય રીતે આવે છે તેનો ઉપયોગ કરવાનો છે ડાબી ખૂણા પરનો પ્રથમ IC આ કંઈ વિશિષ્ટ IC નથી પરંતુ મેટલ કેન IC છે આ કંઈ નથી પણ મેટલની કેપ બરાબર છે તેથી આને મેટલ કેન IC અથવા મેટલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહે છે પછી બીજું એક છે જે આ છે આ સિરામિક ફ્લેટ પેક ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે તમે જોઈ શકો છો કે તે ફ્લેટ પેક છે અને તે સિરામિક છે તેથી હવે આ સિરામિક સિલિકોન ગ્લાસ ફ્લેક્સિબલ સબસ્ટ્રેટ છે આ S સિલિકોન અથવા ગ્લાસ અથવા સિરામિક અથવા પ્લાસ્ટિક હોઈ શકે છે અને તમે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકશો જેનો ઉપયોગ લોકો વિવિધ પ્રકારના ઉપકરણોની બનાવટ માટે કરે છે તો આ શું છે જે બેઝ મટિરિયલ નો ઉપયોગ થાય છે તેને શું કહે છે તેને સબસ્ટ્રેટ કહેવામાં આવે છે તેથી જ્યારે તમે સ્ક્રીન જુઓ છો ત્યારે તે સિરામિક ફ્લેટ પેક IC લખાયેલ છે આનો અર્થ એ કે સિરામિકનો ઉપયોગ આ ફ્લેટ પેક ICને બનાવવા માટે થાય છે હવે નેક્સ્ટ તમારું 14 પિન ડ્યુઅલ ઇનલાઇન પેકેજ છે તેને DIP પણ કહેવામાં આવે છે 14 પિન કેમ કારણ કે એક બાજુ 7 છે ત્યાં બીજી બાજુ 7 છે આપણે પછીથી ઓપરેશનલ એમ્પ્લીફાયર જોશું અને પછી આપણે વધુ જોશુંછેવટે આ પિન કઈ પ્રકારની ફંકશનાલિટી થી સંબંધિત છે સ્ક્રીન પર ચોથા ચિપ પર નીચે જમણી બાજુ 8 પીન ડ્યુઅલ ઇનલાઇન પેકેજ છે અને ફરીથી તમે જુઓ કે તે શું છે તેનું પ્લાસ્ટિક અને તેથી પ્લાસ્ટિક ડ્યુઅલ ઇનલાઇન પેકેજ તો તેનો અર્થ શું છે અને ફરીથી તમે અહીં જુઓ તે સમાન છે જે આપણે પ્રથમ સ્લાઇડમાં જોયું છે ત્યાં સિલિકોન ચિપ છે ત્યાં કનેક્ટિંગ વાયર છે અને ત્યાં ટર્મિનલ પિન છે બરાબર છે તેથી જ્યારે તમે આ પ્રકારના વિવિધ ઇન્ડિકેટર સર્કિટ ની સામે આવો છો ત્યારે મૂંઝવણમાં ન આવે કે તે તો બધા ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ છે જે એકમાત્ર રસ્તો છે જે ફૅબ્રિકેટેડ અથવા પેકેજડ છે તે મેટલ પેકેજ હોઈ શકે છે તે સિરામિક ફ્લેટ હોઈ શકે છે તે 14 પિન હોઈ શકે છે તે પિનની સંખ્યા વધુ હોઈ શકે છે તે DIP થઈ શકે છે તે DIP પ્લાસ્ટિક હોઈ શકે છે બરાબર તેથી તે પરિભાષા સાથે મૂંઝવણમાં ન થાઓ તે બધા ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ છે તો ચાલો આપણે આગળની સ્લાઈડ પર જઈએ આ ઇન્ટિગ્રેટેડ સર્કિટ કેવી રીતે ક્લાસિફાઇડ કરવામાં આવે છે તેથી મૂળભૂત રીતે ઇન્ટિગ્રેટેડ સર્કિટોને 2 નંબરમાં વહેંચી શકાય છે તે લિનિઅર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ છે બીજો ભાગ ડિજિટલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ લિનિઅર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ શું છે હવે આપણે અહીં જોઈએ છીએ કે સર્કિટના ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ લિનિઅર છે તેને સર્કિટમાં લિનિઅર કહેવામાં આવે છે ઉદાહરણો ઓપરેશનલ એમ્પ્લીફાયર્સ અથવા op amps છે અને તે પછીથી આપણે સ્ટડી કરીશું કમ્પ્યુટર અને લોજિક સર્કિટ્સ ડિજિટલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ નો ઉપયોગ કરે છે સર્કિટ કાં તો ઓન સ્ટેટ અથવા ઓફ સ્ટેટ માં છે અને 2 ની વચ્ચે નથી તેનો અર્થ એ કે કાં તો તે 1 હોઈ શકે અથવા તે 0 હોઈ શકે કાં તો તે ઓન છે અથવા તે ઓફ છે તે તમારા ડિજિટલ સર્કિટનો અર્થ છે કાં તો તે ઓન છે તે 1 પર છે અને તે ઓફ છે તે 0 પર છે તો ચાલો હવે પછીની સ્લાઈડ પર જઈએ હવે આપણે કેટલીક ટેકનીક અથવા ટેકનોલોજી જોશું જેનો ઉપયોગ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ બનાવવા માટે કરવામાં આવે છે પ્રથમ એક એ મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ છે મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ શું છે આપણે મોનોલિથિક શબ્દને 2 ભાગોમાં વહેંચી શકીએ ઠીક છે એક છે મોનો જેનો અર્થ એક જ છે અને લિથિક લિથોઝ એટલે કે પથ્થરમાંથી આવે છે તેથી અમે આ શબ્દ કેવી રીતે મેળવ્યો મોનોલિથિક ગ્રીક શબ્દોમાંથી આવે છે જેમાં એક મોનો છે અને બીજો લિથોઝ છે તેનો અર્થ એકલ અને પથ્થર તેનો અર્થ એ છે કે જો તમે કોઈ શિલ્પ પર એક પથ્થર કોતરતા હોવ તો તે મોનોલિથિક છે ઠીક છે તો તમે શું વિચારો છો તે શા માટે મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે તેનો અર્થ એ છે કે અમે અમારા ઇન્ટિગ્રેટેડ સર્કિટને બનાવટ માટે એક જ ક્રિસ્ટલ નો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી અમારે આ સિલિકોન નો ઉપયોગ કરવો પડશે અને અમે તમારા ઇન્ટિગ્રેટેડ સર્કિટની રચના માટે લિથોગ્રાફી કરવાની હતી તેથી જ મોનો અને લિથોઝ તેથી મોનોલિથિક IC એક પથ્થર અથવા એક ક્રિસ્ટલ નો સંદર્ભ આપે છે હવે ફરીથી ગુંચવણભર્યા શબ્દ ક્રિસ્ટલ ક્રિસ્ટલનો અર્થ શું છે ક્રિસ્ટલ કંઈ નથી ક્રિસ્ટલ નો અર્થ અહીં સિલિકોન છે તેથી અહીં એક જ ક્રિસ્ટલ સેમિકન્ડક્ટર મટીરીયલ તરીકે સિલિકોન ચિપ નો સંદર્ભ આપે છે હવે મને સો ટકા ખાતરી છે કે તમે લોકો જાણે છે કે સેમિકન્ડક્ટર શું છે કંડક્ટર શું છે અને ઇન્સ્યુલેટર શું છે જો તમને યાદ ન આવે તો તે કંઈ ખોટું નથી કંડક્ટર શું છે સેમિકન્ડક્ટર શું છે મેટલ શું છે બરાબર હું તમને એક ઉદાહરણ આપીશ કંડક્ટર ઇલેક્ટ્રિસિટી ખૂબ જ સારી રીતે ચલાવશે સેમિકન્ડક્ટર સેમી એટલે અર્ધ સેમિકન્ડક્ટર માટે ઇલેક્ટ્રોનનું સંચાલન કરવું શક્ય છે પરંતુ આપણે થોડી એનર્જી આપવી પડશે મેટલ નાં ઉદાહરણો શું છે ચાલો કોઈ પણ મેટલ અથવા કંડક્ટર કહીએ એલ્યુમિનિયમ ગોલ્ડ પ્લેટિનમ કોપર વગેરે તેથી જો તમે સેમિકન્ડક્ટર્સ વિશે વાત કરો તો ઉદાહરણો કયા છે સિલિકોન જર્મનિયમ વગેરે પછી તમે ઇન્ટ્રિન્સિક્ અને એક્સટ્રિંસિક સેમિકન્ડક્ટર્સ વિશે વાત કરો ઇન્ટ્રિન્સિક્શું છે એક્સટ્રિંસિક શું છે ફરીથીગાય્ઝ આ વિચાર માત્ર તમને મદદ કરવા માટે નથી અથવા તમને સમજવામાં મદદ કરવા માટે નથી પરંતુ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ કેવી રીતે ફેબ્રિકેટ થાય છે અથવા OP Amps ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે અથવા MOSFETS નો ઉપયોગ કેવી રીતે થાય છે તે પણ તમને તાજું કરવામાં મદદ કરવા માટે છે તમે જે જાણો છો અને તમે જે અભ્યાસ કર્યો છે તેને રિફ્રેશ કરતા રહેવું હંમેશાં ખૂબ મહત્વનું છે તે ખૂબ મહત્વનું છે કારણ કે તેનો ઉપયોગ તમારા જીવનના કોઈ ચોક્કસ તબક્કામાં ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે કરવામાં આવશે તો આપણે ક્યાં છીએ અમે સેમીકન્ડક્ટર પર છીએ અમે સિલિકોન અને જર્મનિયમ જેવા ઉદાહરણો આપ્યા હવે અમારી પાસે ઇન્સ્યુલેટર છે ઇન્સ્યુલેટર શું છે તે તે છે જે આચરણ કરશે નહીં લાકડું ઇન્સ્યુલેટર છે જો તમે ખરેખર વિચારો છો કે તમે કોઈ વ્યક્તિ જોયો હશે તમે જાણો છો કે ખુલ્લા વાયરને કારણે લોકો શોક અનુભવતા હોય છે અને લોકો તે વ્યક્તિને લાકડાથી મારે છે તે નથી શા માટે તેઓ લાકડાથી મારતા હોય છે તે એટલા માટે છે કે લાકડું ઇન્સ્યુલેટર છે એટલે કે લાકડું ઇલેક્ટ્રિસિટીનું સંચાલન કરશે નહીં તેથી સરળ બરાબર તેઓ જાણતા નથી કે તે ઇન્સ્યુલેટર છે તેઓ જાણે છે કે તે ઇલેક્ટ્રિસિટી કંડક્ટ કરશે નહીં અને આપણે જાણીએ છીએ કે તેને ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે તેથી તે તે છે સેમિકન્ડક્ટર ઉપકરણો હંમેશાં એક વાસ્તવિક જીવનનું ઉદાહરણ લો મેટલ તમે શું જોશો છો કે કરંટ કેવી રીતે આવે છે અથવા કેટલાક વાયર દ્વારા તમારા ઘરમાં પાવર કેવી રીતે આવે છે વાયર શેમાથી બનેલા છે શું તેઓ કોપરના બનેલા છે જો તે કોપર છે તો તે એક મેટલ છે તેનો અર્થ એ કે તે ખૂબ જ સરળતાથી ઇલેક્ટ્રિસિટી કંડકટ કરશે તેથી હું અહીં નિર્દેશ કરું છું કે આ મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ માં સિંગલ ક્રિસ્ટલ એ સેમિકન્ડક્ટર મટીરીયલ તરીકે સિલિકોન ચિપ સિવાય કંઈ નથી અને આ સેમિકન્ડક્ટર મટીરીયલની ટોચ પર આપણે બધા પેસિવ અને એક્ટિવ ઘટકો નો ઉપયોગ કરી રહ્યા છીએ જે એકબીજા સાથે જોડાયેલા છે અહીં આપણે વાંચ્યું છે કે સિંગલ ક્રિસ્ટલ એ એક જ સિલિકોન ચિપને સેમિકન્ડક્ટર મટીરીયલ તરીકે રીફર કરે છે જેના પર પેસિવ અને એક્ટિવ ઘટકો એકબીજા સાથે જોડાયેલા છે હવે ફાયદો શું છે શા માટે મોનોલિથિક IC તેઓને ICના મેન્યુફેક્ચરિંગના શ્રેષ્ઠ મોડ તરીકે કેમ માનવામાં આવે છે તેથી શા માટે તેઓને શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યાં શું છે કે તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે પ્રથમ તે આઇડેન્ટિકલ બનાવી શકાય છે બીજું તે ખૂબ ભરોસાદાર છે તે ખૂબ ઓછા સમયમાં બલ્કમાં ઉત્પાદિત થઈ શકે છે અને જ્યારે આ ખૂબ ઓછા સમયમાં બલ્કમાં ઉત્પાદિત કરવામાં આવે છે ત્યારે ઓછી કિંમતમાં પરિણમે છે તેથી આ પરિમાણોને લીધે મોનોલિથિક IC શ્રેષ્ઠ ઉત્પાદન તરીકે ગણવામાં આવે છે ચાલો ફરી એક વાર જોઈએ તે ઉચ્ચ વિશ્વસનીયતા સાથે સમાન બનાવી શકાય છે તે ખૂબ ઓછા સમયમાં જથ્થાબંધ ઉત્પાદિત થાય છે અને અંતે તે ઓછી કિંમતે છે તેથી આ પરિમાણો સાથે મળીને મોનોલિથિક IC બનાવે છે જે ઉત્પાદનનો શ્રેષ્ઠ મોડ છે ચાલો હવે પછીની સ્લાઈડ પર જઈએ દરેક વસ્તુમાં ફાયદા છે તેમાં કેટલીક મર્યાદાઓ પણ હશે તેથી જો તમારી પાસે સારા ગુણો છે તો ત્યાં કેટલાક ખરાબ ગુણો પણ હશે તમારા સારા ગુણો પર કામ કરો સારા ગુણોને વધુ સારી બનાવવા અને તમારા ખરાબ ગુણોને ઘટાડવા માટે કાર્ય કરો મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ માટેની મર્યાદાઓ શું છે એક લો પાવર રેટિંગ તેનો અર્થ એ કે તેનો ઉપયોગ હાઈ પાવર એપ્લિકેશન માટે કરી શકાતો નથી તેમાં 1 વોટથી વધુની પાવર રેટિંગ હોઈ શકતી નથી એટલે કે તેનો ઉપયોગ હાઈ પાવર એપ્લિકેશન માટે કરી શકાતો નથી હવે પછીની મર્યાદા શું છે ઇન્ડિકેટર સર્કિટ ની અંદરના ઘટકો વચ્ચેનું આઇસોલેશન નબળું છે આગળના ભાગો એવા છે જેમ કે ઇન્ડકટર ફૅબ્રિકેટ કરી શકાતા નથી આગળ એક એ છે કે ICવાળા પેસિવ ઘટકોની સ્મોલ વેલ્યુ હશે અને તેથી હાઈ વેલ્યુ માટે એક ફ્લેક્સિબલ સર્કિટ સાથે બાહ્ય જોડાણ જરૂરી છે તેથી મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ સાથે સંકળાયેલ કેટલીક મર્યાદાઓ છે તેથી જો ત્યાં કેટલીક મર્યાદાઓ હોય તો શું કરવું આ મર્યાદાઓ પર કામ કરવા માટેના કેટલાક ઉકેલો છે તેથી આપણે બીજી ટેક્નૉલોજિ જોવી પડશે જે આમાંની કેટલીક મર્યાદાઓને દૂર કરશે અને આ ટેક્નૉલોજિ થીક અથવા થિન ફિલ્મ ઇન્ટિગ્રેટેડ સર્કિટ સિવાય કંઈ નથી તમે થીક અને થિન કહી શકો છો તમે થિન અને થીક કહી શકો છો કોઈ ફર્ક નથી પડતો તેથી થિન અને થીક ફિલ્મના ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ શું છે આ ઇન્ટિગ્રેટેડ સર્કિટ મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ કરતા મોટા છે પ્રથમ પૉઇન્ટ કે જે તમારે યાદ રાખવું છે તે છે કે આ ઇન્ટિગ્રેટેડ સર્કિટ મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ કરતા વધારે છે પરંતુ તે જ સમયે તે ડિસ્ક્રીટ સર્કિટ કરતા નાના હોય છે તેથી થિન અને થીક ફિલ્મના ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ મોનોલિથિક IC કરતા મોટા પરંતુ ડિસ્ક્રીટ સર્કિટ કરતા નાના છે બીજો મુદ્દો છે તેનો ઉપયોગ હાઈ પાવર એપ્લિકેશન માં થઈ શકે છે તેથી હાઈ પાવર એપ્લિકેશન એ મોનોલિથિક ICની મર્યાદા હોઈ શકે છે જ્યાં તેનો ઉપયોગ હાઈ પાવર એપ્લિકેશન માટે કરી શકાતો નથી તેથી પ્રથમ 2 એ ફાયદા છે જે અન્ય વસ્તુઓની મર્યાદાઓ છે તેને ડાયોડ્સ અને ટ્રાંઝિસ્ટર સાથે ઇન્ટિગ્રેટ કરી શકાતું નથી ડાયોડ્સ અને ટ્રાંઝિસ્ટર જો જરૂરી હોય તો તે બાહ્યરૂપે તેના અનુરૂપ પિન સાથે જોડાઈ શકે છે પરંતુ રેઝિસ્ટર અને કેપેસિટર્સ ઇન્ટિગ્રેટ થઈ શકે છે તો ચાલો જોઈએ કે થિન ફિલ્મ શું છે અને થીક ફિલ્મ શું છે અને હું તમને થિન ફિલ્મ અને થીક ફિલ્મ બંનેના ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સનું ઉદાહરણ આપીશ ચાલો પહેલા સ્ક્રીનની ડાબી બાજુ જોઈએ અને તે થિન ફિલ્મ ઇન્ટિગ્રેટેડ સર્કિટ માં લખાયેલ છે તેઓ ગ્લાસ અથવા સિરામિક આધારની સપાટી પર સેમિકન્ડક્ટિંગ મટીરીયલ્સ અથવા થિન ફિલ્મો જમા કરીને ફૅબ્રિકેટ થાય છે તેનો અર્થ એ નથી કે આપણે સિલિકોન પર ફિલ્મ જમા કરી શકતા નથી અમે ફિલ્મ સિલિકોન પર અથવા ઓક્સિડાઇઝ્ડ સિલિકોન પર અથવા ગ્લાસ પર અથવા સિરામિક બેઝ પર જમા કરી શકીએ છીએ અમે ફ્લેક્સિબલ સબસ્ટ્રેટ્સ પર થિન ફિલ્મો જમા કરી શકીએ છીએ આને થિન ફિલ્મ ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહેવામાં આવે છે ડિપૉઝિશન કેવી રીતે કરવામાં આવે છે તમે જોશો કે મેટલ ફિલ્મ અથવા સેમિકન્ડક્ટર ફિલ્મ અથવા ઇન્સ્યુલેટીંગ ફિલ્મ ડિપોઝિટ કરવાની ઘણી ટેકનીક છે તે થિન ફિલ્મ કેમ છે કારણ કે ફિલ્મની જાડાઈ ખૂબ ઓછી હોય છે તેથી અહીં આપણે એક ઉદાહરણ લીધું છે ઉદાહરણ શું છે RρLA આ શું છે ખૂબ જ સરળ બરાબર રેઝિસ્ટન્સ શું છે શું છે ρ રેઝિસ્ટિવિટી L શું છે લંબાઈ A શું છે એરિયા આ સમીકરણ આપણે બધા જાણીએ છીએ થિન ફિલ્મ ટેક્નૉલોજિનો ઉપયોગ કરીને આપણે રેઝિસ્ટર બનાવી શકીએ છીએ અને આપણે રેઝિસ્ટિવિટી કેવી રીતે બદલી શકીએ મટીરીયલ બદલવું બરાબર પરંતુ જો મટીરીયલ એમ જ છે એમ માનીને તમે રેઝિસ્ટન્સ બદલવા માંગો છો તો તમે શું કરી શકો તમે કાં તો લંબાઈ વધારી શકો છો અથવા તમે એરિયા ઘટાડી શકો છો કારણ કે તમારું ઇક્વેશન R L A છે તો તે એરિયા ને નિયંત્રિત કરીને તેનો અર્થ શું છે ફિલ્મની જાડાઈ અને પહોળાઈને નિયંત્રિત કરીને અમે વિવિધ મૂલ્યોના રેઝિસ્ટરને વિવિધ રેઝિસ્ટિવિટી ધરાવતા વિવિધ મટીરીયલથી બનાવી શકીએ છીએ એ જ રીતે કેપેસિટર કેપેસિટર એટલે શું કેપેસિટરની એક સરળ વ્યાખ્યા એ 2 પ્લેટો છે જે ડાઇઇલેક્ટ્રિક અથવા હવા દ્વારા અલગ પડે છે ડાઇઇલેક્ટ્રિક એ એક ઇન્સ્યુલેટર છે તેથી જો મારે કેપેસિટર બનાવવું છે તો હું 2 મેટલ ફિલ્મો ની વચ્ચે ઇન્સ્યુલેટીંગ ફિલ્મ ડિપોઝિટ કરીને અથવા ઇન્સ્યુલેટીંગ લેયર દ્વારા અલગ 2 કન્ડક્ટિવ ફિલ્મ ડિપોઝિટ કરીને કેપેસિટર બનાવી શકું છું તેથી આ રીતે આપણે કેપેસિટર બનાવી શકીએ થિન ફિલ્મ ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરીને અમે એક ઇન્ડક્ટરને પણ બનાવી શકીએ છીએ તેથી આ કેટલીક મેથડ્સ છે કે કેવી રીતે થિન ફિલ્મ ઇન્ટિગ્રેટેડ સર્કિટને બનાવી શકાય છે હવે ચાલો જોઈએ ચાલો થીક ફિલ્મ ટેક્નૉલોજિ જોઈએ અને હું તમને ફૅબ્રિકેટ કરેલી થિન ફિલ્મ ટેક્નૉલોજિ નો ઉપયોગ કરીને વાસ્તવિક ઉપકરણ બતાવવાનો પ્રયત્ન કરીશ તેથી કે તમે સમજો છો કે તે કેવી દેખાય છે તેથી અમે આ આગલા વિભાગમાં જઈશું જે આપણી થીક ફિલ્મ ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે તેથી સામાન્ય રીતે આ પણ તમારા માટે નવું છે તે પ્રિન્ટેડ ફિલ્મ સર્કિટ્સ અથવા સ્ક્રીન પ્રિન્ટિંગ અથવા સિલ્ક સ્ક્રીન પ્રિન્ટિંગ તરીકે ઓળખાય છે તે પ્રાપ્ત થાય છે તે સબસ્ટ્રેટ પર ઇચ્છિત પૅટર્ન મેળવવા માટે વપરાય છે તે સિરામિક સબસ્ટ્રેટ હોઈ શકે છે તે કાગળ તેમજ યોગ્ય હોઈ શકે છે તેથી હું તમને એક ઉદાહરણ આપીશ તમે મારા હાથમાં જે છે તે તમે જોઈ શકો છો ખરું આ શું છે

લગ્નના આમંત્રણની આ પૅટર્ન છે તો ચાલો આ જોઈએ તમે શું જુઓ છો અહીં એક ઇન્સ્ટ્રુમન્ટ્ છે અને ત્યાં ગણેશ પૅટર્ન પણ છે હવે તમે આ પેટર્ન કેવી રીતે બનાવી શકો છો તમે જાણો છો તમે ક્યારેય સ્ક્રીન પ્રિન્ટિંગ શોપ પર ગયા છો આ લગ્નનું કાર્ડ છે તેવી જ રીતે આપણે સ્ક્રીન પ્રિન્ટિંગ ટેક્નૉલોજિ નો ઉપયોગ કરીને ઘણી વસ્તુઓ પ્રિન્ટ કરીએ છીએ અને આ થીક ફિલ્મ છે કારણ કે તમે જોઈ શકો છો અને પછી પણ જો તમે ટચ કરો છો તો તમે સફેદ કાગળ અને પેટર્ન વચ્ચેનો તફાવત જોશો ત્યાં એક અમુક પ્રકારના સ્ટેપ છે બરાબર ત્યાં સ્ટેપ છે કારણ કે થિન ફિલ્મની તુલનામાં ફિલ્મની જાડાઈ ખૂબ મોટી છે પરંતુ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ટેકનોલોજી ના કિસ્સામાં તે રેસીસટિવ મટિરિયલ હોઈ શકે છે તે એક ડાઇઇલેક્ટ્રિક મટિરિયલ હોઈ શકે છે તે વિવિધ ગુણધર્મોવાળી કન્ડક્ટિવ મટિરિયલ વગેરે હોઈ શકે છે તેથી આમાં જો તમે જોયું હોય તો ત્યાં એક સ્ક્રીન છે જેનો ઉપયોગ આ પેટર્ન સાથે કરવામાં આવે છે અને ત્યાં ઇન્ક છે જે તમે મૂકી શકો છો અને તમે તેને સિલ્ક સ્ક્રીન પર ફક્ત સ્ક્વીઝ અથવા સ્પ્લેશ કરો છો અને નીચે તમારી સબસ્ટ્રેટ છે તો શું થશે ત્યાં જે પેટર્ન હોય છે તેના દ્વારા ઇન્ક નીચે આવશે અને તે સબસ્ટ્રેટમાં સ્ટિક થશે તમે તેને લો તમે સબસ્ટ્રેટ ને હિટ કરો અને પેટર્ન ત્યાં તમારા સબસ્ટ્રેટ પર છે મેં આ શબ્દ સબસ્ટ્રેટ ઘણી વાર ઉપયોગ કર્યો છે આ શુ છે તે સિલિકોન અથવા ગ્લાસ અથવા સિરામિક અથવા પ્લાસ્ટિક છે તે એવું મટિરિયલ છે કે જેના પર તમે ઉપકરણોને ફૅબ્રિકેટ કરશો અને તે તમારી સબસ્ટ્રેટ છે હવે તમે આ જોયું છે તેથી આ સ્ક્રીન પ્રિન્ટિંગ નો ઉપયોગ શું છે સ્ક્રીન પ્રિંટિંગનો ઉપયોગ કરીને તમે ક્વિક સેન્સર બનાવી શકો છો જો તમે ગેસ સેન્સર જોયા છે તો તે સ્ક્રીન પ્રિન્ટીંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે કારણ કે તેઓ બનાવવા માટે ખૂબ જ સરળ છે તમે જુઓ છો કે મેન્યુઅલ સ્ક્રીન પ્રિન્ટિંગ સેમી ઑટોમૅટિક સ્ક્રીન પ્રિન્ટીંગ અને ઑટોમૅટિક સ્ક્રીન પ્રિન્ટિંગ પણ છે જ્યાં તમે ફક્ત પેટર્નને બલ્કમાં પ્રિંટ કરતા રહો છો બરાબર જ્યારે તમે વસ્તુઓ બલ્કમાં રાખશો ત્યારે કિંમત ઓછી થશે તેથી થીક ફિલ્મ ટેક્નૉલોજિ સ્ક્રીન પ્રિંટિંગનો ઉપયોગ કરે છે ચાલો આપણે મોનોલિથિક ICની તુલનામાં થીક ફિલ્મ અને થિન ફ્રેમ ICનો ફાયદો જોઈએ પ્રથમ તે વધુ સારી સહનશીલતા છે તમે જાડાઈને નિયંત્રિત કરી શકો છો અને તેથી ઘટકો વચ્ચે વધુ સારી રીતે આઇસોલેશન લખો તેથી સર્કિટ ડિઝાઇન માં ફ્લેક્સિબિલિટી વધારી શકાય છે તેમ છતાં થિન ફિલ્મ અથવા થીક ફિલ્મનો ઉપયોગ એકટીવ ઘટકો બનાવવા માટે કરી શકાય છે અને તેના પરિણામમાં વધુ વધારો થશે એવું નથી કે તેનો ઉપયોગ કરી શકાતો નથી પરંતુ તેના પરિણામે સાઈઝમાં વધારો થશે જો તમને કાગળ વાંચવામાં ઇન્ટરેસ્ટ છે તો તમે જોશો કે લોકો ટ્રાંઝિસ્ટર ને બનાવવા માટે થિન ફિલ્મ ટેક્નૉલોજિ નો ઉપયોગ કરે છે જો તમે લાખો અને લાખો ટ્રાંઝિસ્ટર બનાવવાનું ઇચ્છતા હો તો તમારી પાસે ઘણાં માસ્ક હોવા પડશે અમે ફરીથી જોઈશું કે માસ્ક શું છે અને નીચેની શ્રેણી માં કે તમે સમજી શકશો કે IC કેવી રીતે ફેબ્રિકેટેડ છે આજના વ્યાખ્યાનમાં IC શું છે અને IC ટેક્નૉલોજિ શું છે તેના પર ફોકસ છે તેથી તેના વિશે ચિંતા કરશો નહીં જ્યારે સમય આવશે ત્યારે તમે જાણશો અને હું તમને તે બતાવીશ તો ચાલો આપણે આગળની સ્લાઈડ પર જઈએ આગળની સ્લાઇડ્સ છે હાયબ્રીડ અથવા મલ્ટિ ચિપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ તેથી ઇન્ટિગ્રેટેડ સર્કિટ સંખ્યાબંધ ઇન્ડિવિડ્યુઅલ ચિપ્સ ને એકબીજા સાથે જોડીને બનાવવામાં આવે છે જેમ તમે જોઈ શકો છો આ સર્કિટ સંખ્યાબંધ ચિપ્સને એકબીજા સાથે જોડીને બનાવવામાં આવી છે સર્કિટ એ સંખ્યાબંધ વ્યક્તિગત ચિપ નું ઇન્ટરકનેક્શન છે અને મલ્ટિ ચિપ ઇન્ટિગ્રેટેડ ચિપ્સ અથવા સર્કિટ્સનો ફાયદો છે આનો ઉપયોગ હાઈ પાવર ઓડિઓ એમ્પ્લીફાયર એપ્લિકેશન માટે થાય છે આ મુદ્દાઓને યાદ રાખો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો કોઈ તમને પૂછે છે કે મોનોલિથિક પર અથવા થિન ફ્રેમ અને થીક ફ્રેમ IC ટેક્નૉલોજિ પર હાયબ્રીડ અથવા મલ્ટિચિપ ઈન્ડીકેટર સર્કિટ નો શું ફાયદો છેતો તમે તેને કહેવા માટે સક્ષમ હોવા જોઈએ તમે ઝડપથી કહી શકો છો પ્રથમ લાભ એ ઇન્ડિવિડ્યુઅલ ચિપ્સની સંખ્યાને એકબીજા સાથે જોડવાનો છે બીજો ફાયદો એ હાઈ પાવર ઓડિઓ એમ્પ્લીફાયર એપ્લિકેશન છે ત્રીજો ફાયદો એ છે કે તમે એક્ટિવ ઘટકો તરીકે ટ્રાંઝિસ્ટર અથવા ડાયોડ્સ ને ફેલાવી શકો છો હવે આ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પર ડિફ્યુઝ ટ્રાંઝિસ્ટર અથવા ડાયોડ્સ બનાવી શકાય છે સિંગલ ચિપ અથવા થિન ફિલ્મના ઘટકો પર ડિફ્યુઝ રેઝિસ્ટર અથવા કેપેસિટર કેટલાક પેસિવ ઘટકો માંનો હોઈ શકે છે જેને બનાવી શકાય છે અને છેલ્લે મેટલાઇઝ્ડ પેટર્ન અથવા વાયરિંગ નો ઉપયોગ ઇન્ડિવિડ્યુઅલ ચિપ વચ્ચેના ઇન્ટરકનેક્શન માટે થાય છે તેનો અર્થ એ કે જ્યારે તમે હાયબ્રીડ મલ્ટિ ચિપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ વિશે વાત કરો ત્યારે ઘણા ફાયદા થાય છે આપણે આગામી ક્લાસ માં જોઈશું કે BJT FAT MOSFETS વગેરે કેવી રીતે ફૅબ્રિકેટ થાય છે ઠીક છે તેથી ચાલો આપણે આજે જે શીખ્યા તે ઝડપથી યાદ કરીએ પહેલા આપણે શીખીશું ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે શું ઇન્ટિગ્રેટેડ સર્કિટ કેમ મહત્વપૂર્ણ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટને 2 મુખ્ય જૂથમાં કેવી રીતે વહેંચવામાં આવે છે એક લિનિઅર ઈન્ડીકેટર સર્કિટ્સ અને બીજું ડિજિટલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ છે લિનિઅર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સનું ઉદાહરણ ઓપરેશનલ એમ્પ્લીફાયર છે અને ડિજિટલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ માટે કમ્પ્યુટર અથવા લોજિક સર્કિટ છે લિનિઅર ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કામ કરે છે જ્યારે ડિજિટલ 1 અને 0 પર કાર્ય કરે છે પછી આપણે મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ જોયું તેથી ફરીથી મોનોલિથિક શું છે એક જ પત્થરમાંથી કોતરકામ અથવા એક જ સિલિકોન ક્રિસ્ટલ પર ઉપકરણ બનાવવાનું પછી આપણે મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ ટેક્નૉલોજિ ના ફાયદા અને ગેરફાયદા જોયા પછી આપણે થિન ફિલ્મ ટેક્નૉલોજિ અને થીક ફિલ્મ ટેક્નૉલોજિ જોયા અને આપણે સમજી ગયા કે વિવિધ મટીરીયલની થિન ફિલ્મો વિવિધ સબસ્ટ્રેટ પર થિન ફિલ્મ ડિપોઝિટ કરવા માટે વાપરી શકાય છે તે ગ્લાસ સિરામિક પ્લાસ્ટિક સિલિકોન ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સિલિકોન પર ઇન્સ્યુલેટર વગેરે હોઈ શકે છે આ શબ્દ ને SOI કહેવાય છે ઇન્સ્યુલેટર પર સિલિકોન તેથી આપણે તે વિશે પણ જોઈશું પછી આપણે થીક ફિલ્મ ટેકનોલોજી જોયું આપણે પેટર્નનું ઉદાહરણ જોયું અને હવે જો તમે ક્યાંક બજારોમાં જશો તો સ્ક્રીન પ્રિન્ટિંગ ની દુકાન છે બસ ત્યાં જ રોકાઓ તે વ્યક્તિ સાથે વાત કરો અને તમે જોશો કે તમે કંઇક શીખી શકશો ભલે તે કોઈ એન્જિનિયર છે કે વૈજ્ઞાનિક છે અથવા સામાન્ય માણસ છે કે જેની ડિગ્રી નથી તે વાંધો નથી પરંતુ તેનો અનુભવ ઘણો હોઈ શકે છે તેની સ્ક્રીન પ્રિન્ટિંગ શોપમાં કામ કરતો વ્યક્તિ પાસે વિશાળ પ્રમાણમાં અનુભવ હોઈ શકે છે તમે લેબોરેટરીમાં બેસીને થીક ફિલ્મ ટેકનોલોજી મેળવશો બરાબર તેથી હંમેશા યાદ રાખો લોકો સાથે ચર્ચા કરો સમજો અને વિચારોને વહેંચવાથી તમારું નોલેજ ઈમ્પ્રુવ થશે આપણે હાયબ્રીડ અથવા મલ્ટિચિપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ટેકનોલોજી જોયું અને પછી આપણે તમામ ટેકનોલોજી ના ફાયદા અને ગેરફાયદા જોયા હવે પછીના ક્લાસમાં આપણે સિલિકોન જોશું હું તમારા માટે એક વેફર લાવીશ તેથી તમે જોઈ શકો છો કે સિલિકોન સબસ્ટ્રેટ કેવું લાગે છે અને આપણે કેટલીક ટેકનોલોજી પણ જોશું જેનો ઉપયોગ આ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ બનાવવા માટે કરવામાં આવે છે ટેકનિકલી કહ્યું તેમ હું આ ચોક્કસ અભ્યાસક્રમના અંતે એક ઉદાહરણ આપીશ સૈદ્ધાંતિક રીતે તમને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તેનો ખ્યાલ આવશે અને જ્યારે તમે કોઈ લેબોરેટરી પર જાઓ છો જ્યાં તે ઉપકરણોને બનાવવાની સુવિધા છે ત્યારે તમે મૂંઝવણમાં નહીં આવો તમે ખાલી નહીં રહો અને તમે જાણો છો કે આ તે કેવી રીતે વર્ક કરે છે તેથી હું આશા રાખું છું કે હું તમને આગલા ક્લાસમાં જોઉં છું અને આપણે આપણી જર્ની ચાલુ રાખીશું અને આપણે દરેક ક્લાસ સાથે વધુ શીખીશું તેથી આ પર્ટિક્યુલર ક્લાસ માટેની છેલ્લી સ્લાઇડ હું આ બધા પર્ટિક્યુલર લેક્ચરમાં ભાગ લેવા બદલ તમારો આભાર માનું છું અને તે સ્વામી વિવેકાનંદની ખૂબ પ્રખ્યાત કહેવત છે ઉઠો જાગો અને રોકશો નહીં જ્યાં સુધી તમારું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવન છોડશો નહીં અલબત્ત તે મુશ્કેલ છે બીજી લાઇન આપણે પહેલેથી જ ચર્ચા કરી છે અને ફાઇનલ એક સફળતાની ચાવી ક્રિયા અને આવશ્યક છે અને ક્રિયામાં આવશ્યક ખંત છે તેથી એન્જિનિયરિંગ સિવાય અન્ય વસ્તુઓ વાંચવી હંમેશાં સારું છે બરાબર કંઇક સાચું વાંચવાનો પ્રયત્ન કરો જોવાનો પ્રયત્ન કરો હકીકતમાં હું તમને એક સરસ ઉદાહરણ કહીશ તમે સાયન્સ ફિક્શન મૂવીઝ જોશો ત્યાં ફ્રિક્શન ઘણું છે બરાબર પરંતુ ત્યાં વિજ્ઞાન ઘણું છે તેથી વિજ્ઞાન નો પાર્ટ મેળવો અને મૂવીનો આનંદ જુઓ તેઓ શું બતાવી રહ્યા છે કે શું તેઓ થર્મલ સેન્સર બતાવી રહ્યાં છે જ્યાં તમે રાત્રે કોઈ વ્યક્તિને જોઈ શકો તમે સમજી શકશો કે આ થર્મલ સેન્સર કેવી રીતે કાર્ય કરશે તેથી દરેક વસ્તુમાંથી કંઈક શીખો જ્યારે તમે તમારી આસપાસ જુઓ ત્યારે ઘણી બધી વસ્તુઓ શીખવાની છે તેથી હું તમને હવે પછીના ક્લાસમાં જોઈશ ત્યાં સુધી તમે તમારી સંભાળ રાખો બાય